આપણે અગાઉના લેક્ચર્સમાં શેડ્યુલરના ટાસ્ક શેડ્યુલર પર ધ્યાન આપ્યું છે ટાસ્ક શેડ્યૂલિંગ એ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમની સૌથી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓમાંની એક છે અને આપણે કેટલાક સરળ રીઅલ ટાઇમ ટાસ્ક શેડ્યુલરની પણ ચર્ચા કરી હતી જે ક્લોક ડ્રિવન શેડ્યૂલર્સ તરીકે ઓળખાય છે જેનો ઉપયોગ ખૂબ જ સરળ એપ્લિકેશનમાં કરવામાં આવે છે જ્યાં પ્રોસેસિંગ પાવર મેમરી વગેરે ખૂબ જ ઓછા હોય છે ઓપરેટિંગ સિસ્ટમ એક નાનો પ્રોગ્રામ છે જે ખૂબ ઓછી મેમરી અને કમ્પ્યુટિંગ પાવર લે છે આપણે ટેબલ ડ્રિવન શેડ્યૂલર અને સાયક્લિક શેડ્યૂલર્સ તરફ ધ્યાન આપ્યું કારણ કે સાયક્લિક શેડ્યૂલર્સ એ વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવતા શેડ્યુલરની એક મહત્વપૂર્ણ કેટેગરી છે અને ઇવેન્ટ ડ્રિવન શેડ્યૂલર્સ મોટા ભાગની એપ્લિકેશન્સમાં ઉપયોગમાં લેવાયેલ શેડ્યુલરની એક મહત્વપૂર્ણ શ્રેણી છે જ્યાં ટાસક્સની સંખ્યા વધુ છે અને ઓપરેટિંગ સિસ્ટમમાં નોંધપાત્ર પ્રોસેસિંગ ઓવરહેડ અને મેમરી ફૂટપ્રિન્ટ છે આગળનાં લેક્ચરમાં આપણે જોયું હતું કે ઇવેન્ટ ડ્રિવન શેડ્યૂલર્સની વિશાળ વિવિધતા હોય છે પરંતુ તે પછી તે બધા શેડ્યુલરના 2 મૂળભૂત કેટેગરીના પ્રકારો છે એક ઇડીએફ અર્લીઅસ્ટ ડેડલાઇન ફર્સ્ટ અને બીજો આરએમએ રેટ મોનોટોનિક અલ્ગોરિધમ છે ઇડીએફ શ્રેષ્ઠ શેડ્યૂલર છે તે એક ડાઇનેમિક પ્રાઓરિટી શેડ્યૂલર છે અને ઇડીએફ એ ખૂબ જ સારી રીઅલ ટાઇમ ટાસક્સનું શેડ્યૂલર હોવા છતાં તેમાંની મુશ્કેલીઓ આપણે જોઈ હતી ઇડીએફ શેડ્યૂલ કરી શકે છે અને તેમાં ટાસક્સ માટે સફળ ફિઝિબલ શેડ્યૂલર હોઈ શકે છે જે કોઈ અન્ય શેડ્યુલર શેડ્યૂલ કરી શકતું નથી તેનો ઓવરહેડ નાનો છે પરંતુ તે પછી પણ સામાન્ય એપ્લિકેશનમાં તેનો ઉપયોગ થતો નથી તેમાં ત્રણ મુખ્ય ખામીઓ છે એક તે છે કે જો તેમાં ટ્રાનઝિયન્ટ ઓવરલોડ થાય તો કેટલાક ટાસ્કમાં વિલંબ થાય છે કારણ કે કદાચ તે કેટલાક સિગ્નલની રાહ જોઈ રહ્યું છે અથવા તે કોઈ મોટો કોડ ચલાવી રહ્યું હોય અથવા કદાચ તે કદી સમાપ્ત ના થઈ શકે તેવા લૂપમાં ઘૂસી ગયું હોય પરંતુ જો તે થાય તો ખૂબ જ કટોકટીપૂર્ણ ના હોય તેવો ટાસ્ક અથવા ખૂબ જ નિયમિત ટાસ્ક માટે પણ તથા ખૂબ જ કટોકટીપૂર્ણ ટાસ્ક તેની સમયમર્યાદા ચૂકી શકે છે જે એક મોટી સમસ્યા છે બીજો રનટાઈમ અસમર્થતા છે અન્ય શેડ્યુલર વધુ કાર્યક્ષમ છે ઉદાહરણ તરીકે આરએમએ આધારિત શેડ્યુલર ઇડીએફ શેડ્યુલરની અસમર્થતા નીચે મુજબ છે દરેક શેડ્યૂલિંગ પોઇન્ટએ શેડ્યૂલર સક્રિય બને છે અને તે પછી ઇડીએફ અલ્ગોરિધમ ચલાવવા માટે આગળનો ટાસ્ક પસંદ કરે છે તે બધા તૈયાર ટાસક્સને તપાસે છે શોધી કાઢે છે કે કોની ટૂંકી સમયમર્યાદા છે અને આ કરવા માટે તેમાં કેટલાક ડેટા સ્ટ્રક્ચરમાં ટાસક્સ હોવા જોઈએ સૌ પ્રથમ તપાસ કરવી કે જો બધા ટાસક્સ તૈયાર ટાસક્સ છે જે ક્યૂમાં રાહ જોઈ રહ્યા છે ત્યારબાદ ક્યૂમાં એક પછી એક જોઈને ટૂંકી સમયમર્યાદા વાળા ટાસ્કને શોધવામાં આવે છે આ રીતે ક્યૂમાં ફરવા માટે O સમય લાગે છે જો n ટાસક્સ હોય તો પછી O એ ટાસ્ક શોધવાની કોમ્પલેકસીટી છે જ્યારે કોઈ ટાસ્ક ક્યૂમાં દાખલ કરવાથી પેદા થાય છે તો કોમ્પલેકસીટી O છે કારણ કે તે ક્યૂના અંતમાં શામેલ થાય છે દરેક શેડ્યૂલિંગ પોઇન્ટએ O ખરેખર અસમર્થ છે આપણી પાસે આદર્શરૂપે જટિલતા તરીકે કોમ્પલેકસીટી O હોવી જોઈએ કારણ કે જો ટાસક્સ વધુ હોય અને શેડ્યૂલિંગ પોઇન્ટ્સ દર થોડા માઇક્રોસેકન્ડ્સ અથવા તેથી વધુ વખત આવે છે તો રનટાઈમ ઓવરહેડ નોંધપાત્ર બને છે ઇડીએફ શેડ્યૂલરને બનાવા માટેના અન્ય વિકલ્પો નીચે મુજબ છે એક એ પ્રાઓરિટી ક્યૂ છે જે ક્યૂનો એક પ્રકાર છે જ્યાં ક્યૂની ટોચ પર સૌથી વધુ પ્રાઓરિટી વાળા ટાસ્ક ઉપલબ્ધ છે ઓછી પ્રાઓરિટી ધરાવતા ટાસ્કને શોધવું એ O છે પરંતુ પ્રાઓરિટી ક્યૂમાં નવા ઉમેરવાની મુશ્કેલી એ O છે તેમ છતાં તે સિંગલી લિન્ક્ડ લિસ્ટ કરતાં સારું છે પરંતુ હજી પણ log n એ ટાસ્ક અથવા શેડ્યૂલર માટે ઇચ્છનીય ટાઇમ કોમ્પલેકસીટી નથી તેથી ઇડીએફ ખરેખર ખૂબ રનટાઈમ સમર્થ નથી રીઅલ ટાઇમ એપ્લિકેશનના વિકાસમાં ઇડીએફ આધારિત શેડ્યૂલરમાં નબળા સંસાધન વહેંચણી ને કારણે સૌથી અગત્યની મુશ્કેલીનો સામનો કરવો પડે છે વ્યવહારિક એપ્લિકેશનમાં રીઅલ ટાઇમ ટાસક્સને સંસાધનો વહેંચવાની જરૂર છે સંસાધનો તે કેટલાક ડેટા આઇટમ આધારિત મેમરી અથવા ખુલ્લી ફાઇલો વગેરેના હોઈ શકે છે જેને ક્રિટિકલ સેક્શન્સ કહેવામાં આવે છે ઇડીએફ અને ક્રિટિકલ સંસાધનો માં ટાસ્ક માટેના વહેચાતાં સંસાધન ના ઉપાયો અત્યંત બિનકાર્યક્ષમ છે અને તેના કારણે ટાસક્સ તેમની સમયમર્યાદા ચૂકી જાય છે સંસાધન ની વહેંચણી માટે કોઈ સંતોષકારક ઉપાય ઉપલબ્ધ નથી તેથી તે વ્યવહારિક રીઅલ એપ્લિકેશનોમાં ઇડીએફ નો ઉપયોગ થતો નથી તે એક મુખ્ય કારણ છે રેટ મોનોટોનિક આધારિત શેડ્યુલર્સ માટે રિસોર્સ શેરિંગ માટે ખૂબ સારા અલ્ગોરિધમ્સ ઉપલબ્ધ છે દરેક ટાસ્ક માટે પીરિયડ અને સમયમર્યાદા એક સાથે હોય છે તે પીરિયડ અને સમયમર્યાદા સમાન હોય છે પરંતુ પછી કેટલીક પરિસ્થિતિઓમાં સમયમર્યાદા અને પીરિયડ અલગ હોઈ શકે છે ઉદાહરણ તરીકે સમયમર્યાદા એ પીરિયડ કરતા ઓછી હોઇ શકે છે અથવા દુર્લભ કિસ્સાઓમાં સમયમર્યાદા એ પીરિયડ કરતા વધુ હોઈ શકે છે આ કિસ્સાઓમાં આપણે ઇડીએફની શેડ્યૂલેબિલિટીને કેવી રીતે તપાસીએ છીએ તેનો એક ઉપાય છે minpidi લેવો યુટીલાઈઝેશન આપશે અને તે ≤ 1 છે અને આ એક પર્યાપ્ત શરત છે જે સંતોષાય છે પછી સેટ કરેલા ટાસક્સ ઇડીએફમાં શેડ્યૂલેબલ થાય છે પરંતુ તે પછી તે જરૂરી શરત નથી કારણ કે આપણે શોધી શકીએ કે કેટલાક ટાસ્ક સેટ આ માપદંડને પૂર્ણ કરતા નથી આ ખૂબ જ સખ્ત માપદંડ minpidi છે તે માપદંડને પૂર્ણ કરતું નથી પરંતુ તે પછી પણ આનું ફિઝિબલ શેડ્યૂલ થઈ શકે છે જો pi ≠ di તો પછી આપણે નો ઉપયોગ કરવાની જરૂર છે જે પર્યાપ્ત શેડ્યૂલેબિલિટીની શરત છે પરંતુ પછી એવા કેટલાક કિસ્સાઓ હોઈ શકે છે જ્યાં તેમને આ માપદંડની જરૂર હોતી નથી પરંતુ તે પછી પણ શેડ્યૂલેબલ થઈ શકે છે ઇડીએફની ખરેખર ઘણી વિવિધતાઓ છે એક મહત્વપૂર્ણ વિવિધતા મિનિમમ લેકસીટી ફર્સ્ટ તરીકે ઓળખવામાં આવે છે ઇડીએફમાં આપણે ફક્ત સમયમર્યાદા જ જોઈએ છીએ એટલે કે કેટલી સમયમર્યાદા બાકી છે પરંતુ તે પછી આપણે એક્ઝિકયુશનનો સમય ધ્યાનમાં લેતા નથી એટલે કે સમયમર્યાદા કરતાં જરૂરી છે જો સમયમર્યાદા ૧00 માઇક્રોસેકન્ડ્સ છે અને કોમ્પ્યુટેશન સમય ૫ માઇક્રોસેકન્ડ્સ છે બીજા ટાસ્કને તેની સાથે સરખાવીએ જેમાં સમયમર્યાદા ૧00 માઇક્રોસેકન્ડ છે અને કોમ્પ્યુટેશન સમય ૫0 માઇક્રોસેકન્ડ્સ છે તો સરખી સમયમર્યાદા સાથે જે ટાસ્કનો કોમ્પ્યુટેશન સમય વધારે બાકી હોય તે ટાસ્કને વધારે પ્રાઓરિટી આપવી વધુ સારું છે એમએલએફમાં તે અહીંનો મુખ્ય વિચાર છે અહીં લેકસીટી ને સમયમર્યાદા માંથી ટાસ્ક એક્ઝિક્યુટ કરવા માટે જરૂરી સમય ને બાદ કરતાં મળતા સમય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને આ એક સારો અલ્ગોરિધમ છે કારણ કે આપણે એવા ટાસ્ક ને વધારે પ્રાઓરિટી આપીએ છીએ જેની પ્રથમ ટાસ્કમાં નિષ્ફળ થવાની સંભાવના વધારે હોય છે અને તે ઓછામાં ઓછું ઇડીએફ જેટલું સારું પ્રદર્શન કરે છે પરંતુ તે પછી કેટલાક કિસ્સાઓમાં તે ઇડીએફ કરતા વધુ સારું પ્રદર્શન કરી શકે છે આપણે ઇડીએફ પર ચર્ચા પૂર્ણ કરી હતી કે અર્લીઅસ્ટ ડેડલાઇન ફર્સ્ટ અલ્ગોરિધમ તે શ્રેષ્ઠ શેડ્યૂલિંગ અલ્ગોરિધમ છે રેટ મોનોટોનિક શેડ્યૂલર્સ એ ઇડીએફ જેટલા કુશળ ના હોવા છતાં રીઅલ ટાઇમ શેડ્યુલરનો સૌથી મહત્વપૂર્ણ વર્ગ છે પરંતુ આનો વ્યવહારિક ઉપયોગ ખૂબ સરળ અને વધુ કાર્યક્ષમ છે અને સંસાધન વહેંચણી જેવી ઇડીએફની અન્ય ખામીઓ અહીં રેટ મોનોટોનિક શેડ્યુલરમાં સરળ બને છે અને તેથી આ શેડ્યુલરનો ઘણી રીઅલ ટાઇમ એપ્લિકેશનોમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે રેટ મોનોટોનિક શેડ્યૂલર નો મુખ્ય વિચાર એ છે કે ટાસ્કની પ્રાઓરિટીને તેના અરાઇવલ રેટની પ્રમાણસર છે અહીં પ્રોગ્રામર અથવા ડિઝાઇનર દ્વારા પ્રાઓરિટી સ્થિરરૂપે ફાળવવામાં આવી છે અને ટાસ્કને સોંપેલ પ્રાઓરિટી તે ટાસ્કના અરાઇવલ રેટની પ્રમાણસર અથવા તેની આવર્તન ની પ્રમાણસર હોવી જોઈએ અને જો ટાસ્ક પીરિયડ ૨ મિલિસેકંડ છે તો જે ૧0 મિલિસેકન્ડ વાળા ટાસ્ક પીરિયડ ની તુલનામાં ચોક્કસપણે વધારે પ્રાઓરિટી હોવી જોઈએ ટાસ્કની આવર્તન જેટલી ઊંચી હોય છે અથવા તેનો પીરિયડ જેટલો ઓછો હોય છે તેમ તેની પ્રાઓરિટી વધારે હોવી જોઈએ તે આ શેડ્યૂલર માટે મૂળભૂત આધાર અથવા મૂળ અલ્ગોરિધમ છે જો આપણે ટાસક્સને આવર્તન પ્રમાણે અથવા અરાઇવલ રેટના ક્રમમાં ગોઠવીએ તો પ્રાઓરિટી તેમની આવર્તન ના ક્રમમાં વધતી હોવી જોઈએ અથવા તેમના પીરિયડની દ્રષ્ટિએ ઘટાડો થવો જોઈએ પ્રાઓરિટી એ ટાસ્ક અરાઇવલ રેટનું વધતું રહેતું ફંકશન છે ઉદાહરણ તરીકે ટાસ્ક ૧ તે વારંવાર પુનરાવર્તિત થાય છે ટાસ્ક ૨ કે જેમાં અરાઇવલ રેટ ઓછો છે તેની સરખામણીમાં અહીં અરાઇવલ રેટ ખૂબ ઊંચો છે તેથી ટાસ્ક ૧ ની વધારે પ્રાઓરિટી છે અને ટાસ્ક ૨ ની ઓછી પ્રાઓરિટી છે અને આ શેડ્યૂલરનો સાર એ છે કે વધારે પ્રાઓરિટી ટાસ્ક કોઈપણ ઓછી પ્રાઓરિટી વાળા ટાસ્કને પ્રિ ઈમ્પટ કરશે અને તેના અરાઇવલ પર ચાલવાનું શરૂ કરશે ચાલો આપણે આ વાસ્તવિક એક્ઝિક્યુશનને જોઈએ કે શું તે સમય 0 પર થઈ રહ્યું છે ટાસ્ક ૧ અને ટાસ્ક ૨ ના ઇન્સ્ટનસ હમણાં તૈયાર છે પરંતુ પછી ટાસ્ક ૧ ને વધારે પ્રાઓરિટી મળે છે અને તેથી આ ઇન્સ્ટનસ ચાલવાનું શરૂ થાય છે પ્રથમ ૨ ઇન્સ્ટનસિસને રાહ જોવી પડશે જલદી ટાસ્ક ૧ પૂર્ણ થાય છે અને પછી ટાસ્ક ૨ ના ઇન્સ્ટનસ શરૂ થાય છે અને પછી ટાસ્ક ૧ નો આગળનો ઇન્સ્ટનસ આવે છે તે ટાસ્ક ૨ ને પ્રિ ઈમ્પટ કરે છે અને તે ચાલવાનું શરૂ કરે છે અને પછી તે ટાસ્ક પૂર્ણ કરે છે તેમ કાર્ય ૨ ફરીથી સક્રિય થઈ જાય છે અને તે જ રીતે રેટ મોનોટોનિક શેડ્યૂલિંગમાં મુખ્ય ખ્યાલ એ છે કે વધારે પ્રાઓરિટી વાળા ટાસ્ક ચાલે છે અને જ્યાં સુધી વધારે પ્રાઓરિટી વાળા ટાસ્ક હોય ત્યાં સુધી ઓછા પ્રાઓરિટી વાળા ટાસ્ક ચલાવી શકાતા નથી એક અગત્યનું પરિણામ એ છે કે તમામ સ્ટેટિક પ્રાઓરિટી શેડ્યૂલિંગ અલ્ગોરિધમ્સ આરએમએ રેટ મોનોટોનિક અલ્ગોરિધમ એ શ્રેષ્ઠ એલ્ગોરિધમ છે જો આરએમએ પિરિયોડિક ટાસક્સ સેટને શેડ્યૂલ કરી શકશે નહીં તો કોઈ અન્ય સ્ટેટિક પ્રાઓરિટી શેડ્યૂલિંગ અલ્ગોરિધમ્સ કરી શકશે નહીં પરંતુ બીજી બાજુ કોઈપણ સ્ટેટિક પ્રાઓરિટી ટાસક્સ શેડ્યૂલર દ્વારા શેડ્યૂલેડ કોઈપણ ટાસ્ક સેટ પણ આરએમએ હેઠળ ચલાવી શકાય છે આરએમએ એ ખૂબ સારો સ્ટેટિક પ્રાઓરિટી અલ્ગોરિધમ છે એક ટાસ્ક સેટ આપવામાં આવે છે તે પરિણામો કે જે શેડ્યૂલેબિલિટી એનાલિસીસ પર ઉપલબ્ધ છે તે રેટ મોનોટોનિક શેડ્યુલર પર ફિઝિબલી શેડ્યુલ કરી શકાય છે તે પરિણામો સામાન્ય રીતે યુટીલાઈઝેશન બાઉન્ડસ તરીકે આપવામાં આવે છે ટાસક્સ સેટ અથવા પ્રોસેસરના યુટીલાઈઝેશનના આધારે આપણે નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે શું તે આરએમએ શેડ્યૂલર હેઠળ પ્રોસેસર પર ફિઝિબલી ચલાવી શકે છે કે નહીં ૧૯૭૧ પછી ઉપલબ્ધ પ્રથમ પરિણામને યુટીલાઈઝેશન બાઉન્ડ ૧ તરીકે ઓળખવામાં આવે છે આ મૂળ પરિણામ છે આ લાંબા સમયથી ઉપલબ્ધ છે કે યુટીલાઈઝેશન ≤ ૧ સ્પષ્ટ છે કારણ કે પ્રોસેસરનો યુટીલાઈઝેશ ૧ હોઈ શકતો નથી અને તે ≤ 1 છે અને આ એક ખૂબ જ મૂળ શરત છે જેને યુટીલાઈઝેશન બાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે આ આવશ્યક શરત છે પરંતુ તે પછી ટાસક્સ સેટ આને પૂર્ણ કરે છે ≤ 1 જ્યાં e એક્ઝિક્યુશન સમય છે અને p એ પીરિયડ છે આપણે વધુ શરતો તપાસવાની જરૂર છે કારણ કે આ સ્થિતિને પૂર્ણ કરે તેવા ટાસક્સનો અર્થ એ નથી કે ટાસ્ક સેટ શેડ્યૂલેબલ છે પરંતુ જો આપણે ઇડીએફ શેડ્યુલરમાં યાદ રાખીએ કે આ બંને જરૂરી અને પૂરતી શરત સમાન એક્સપ્રેશન છે ≤ 1 એ ઇડીએફ શેડ્યુલર માટે બંને જરૂરી અને પૂરતી શરત હતી પરંતુ અહીં તે જરૂરી શરત છે જે આપણે પહેલા તપાસવાની જરૂર છે કે કેમ ≤ 1 પછી આપણે અન્ય યુટીલાઈઝેશન શરતો શોધી શકીએ છીએ નહીં તો આ શરત પણ પૂરી થતી નથી દેખીતી રીતે તે રેટ મોનોટિક અલ્ગોરિધમ હેઠળ શેડ્યૂલેબલ થશે નહીં બીજું પરિણામ એ લાંબા સમય સુધી યુટીલાઈઝેશન માટે બંધાયેલ ૧૯૭૧નું છે લિયુ અને લેલેન્ડે એક સીમાચિહ્ન કાગળમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે યુટીલાઈઝેશન બાઉન્ડ ≤ n2 1 આ ટાસક્સ સેટ ને શેડ્યૂલેબલ કરવા માટે છે જો ત્યાં ૧0 ટાસક્સ છે તો 10 2 − 1 એ બધા જ ટાસક્સ ના યુટીલાઈઝેશન નો સરવાળો ૧ કરતાં ઓછો હોવો જોઈએ જો આપણી પાસે n છે જે ઇનફિનિટ છે તો ∞ 2 1 જે અનિયત સ્વરૂપ છે પરંતુ જો આપણે એલહોસ્પિટલ્સનો નિયમ વાપરીશું તો આપણે શોધીશું કે તે 0 ૬ છે ચાલો જોઈએ કે યુટીલાઈઝેશન બાઉન્ડ કેવી રીતે ટાસક્સની સંખ્યા સાથે બદલાય છે જો n 1 તો પછી તે 1 2 1 બને છે જે ૧00 ટકા છે જો ત્યાં ફક્ત ૧ ટાસ્ક છે તો પછી જો તેમાં પ્રોસેસરનો ૧00 યુટીલાઈઝેશન હોય તો પણ તે રેટ મોનોટોનિક અલ્ગોરિધમ નિયમો હેઠળ શેડ્યૂલેબલ છે પરંતુ જો ત્યાં ૨ ટાસક્સ હોય તો તે 2 2 1 2 2 1 41 1 2 0 41 0 82 થાય છે ૧ થી શરૂ કરીને તે ૨ ટાસક્સ માટે 0 ૮૨ બને છે 3 ટાસક્સ સાથે તે વધુ ઘટે છે અને અંતે તે કેટલાક મૂલ્ય પર સંતુષ્ટ થાય છે જો આ મૂલ્ય n હોય તો આ એક્સપ્રેશન અનુસાર ટાસક્સની સંખ્યામાં વધારો થાય છે તો ટાસ્ક સેટ પર નો યુટીલાઈઝેશન તે શેડ્યૂલેબલ ઘટે છે આ વર્તણૂક છે જો આપણે ખરેખર સંખ્યાબંધ ટાસક્સ ૧ ૨ ૩ ૪ ૫ વગેરે લઈએ જો ત્યાં સુધીમાં ૧0 ટાસક્સ હોય ત્યાં સુધી તે લગભગ 0 ૭ સુધી સ્થાયી થાય છે જો સેટ કરેલા ટાસક્સમાં 0 ૭ અથવા ૭0 થી વધુ યુટીલાઈઝેશન હોય તો આપણે ધારી શકીએ છીએ કે તે શેડ્યૂલેબલ છે જો યુટીલાઈઝેશન આમાં ક્યાંય પણ ૭૦ કરતા ઓછો હોય તો યુટીલાઈઝેશનના બધા ટાસક્સ માટે જો તે ૭૦ કરતા ઓછી છે આ ખરેખર તે યુટીલાઈઝેશનની અપર બાઉન્ડ છે જ્યાં સુધી આપણને લાગે છે કે એક ટાસ્ક સેટનો યુટીલાઈઝેશન ૭0 કરતા ઓછો છે આપણે તારણ કાઢી શકીએ છીએ કે તે રેટ મોનોટોનિક શેડ્યુલર દ્વારા ફિઝિબલી શેડ્યૂલ કરી શકાય છે

આ લિયુ અને લેલેન્ડ બાઉન્ડ દ્વારા આપવામાં આવેલ મુજબ મહત્તમ યુટીલાઈઝેશન કે જેના પર ટાસક્સ શેડ્યૂલેબલ હોય છે કારણ કે ટાસક્સની સંખ્યા વધે છે અને ખૂબ મોટી સંખ્યામાં ટાસ્ક માટે તે 0 ૭ ની આસપાસ સ્થાયી થાય છે ચોક્કસપણે તે 0 ૬૯૨ છે અને આ 0 ૬૯૨ મેળવવા માટે તે અનિશ્ચિત સ્વરૂપને હલ કરવા પર આધારિત છે ∞∞ થી 0 આ અનિશ્ચિત એક્સપ્રેશન માટે એલ હોસ્પિટલ્સના નિયમનો અમલ કરવાથી આપણને log 2 મળે છે જે ૬૯ ૨ છે જ્યાં સુધી ટાસ્ક સેટ યુટીલાઈઝેશન ૬૯ ૨ છે તે સુરક્ષિત રીતે કહી શકાય કે ટાસ્ક સેટ લિયુ લેલેન્ડ બાઉન્ડ હેઠળ શેડ્યૂલેબલ થયેલ છે પરંતુ જો તે શેડ્યૂલેબલ ન હોય તો તેનો યુટીલાઈઝેશન ૬૯ ૨ કરતા વધારે છે જો ટાસ્ક ૨ ૩ ૪ વગેરે આપણે આ એક્સપ્રેશન ≤ ∞ 2 − 1 દ્વારા ગણતરી કરવાની જરૂર છે તે ટાસક્સની સંખ્યા તપાસવી પડશે અને તે ૨ ટાસક્સ માટે પણ ૮૨ યુટીલાઈઝેશન સુધી ટાસક્સ સેટ એ ફિઝિબલી શેડ્યૂલ રેટ મોનોટોનિક શેડ્યુલર દ્વારા કરી શકાય છે રેટ મોનોટોનિક શેડ્યૂલર એ શેડ્યૂલરનો એક મહત્વપૂર્ણ વર્ગ છે જેનો ઉપયોગ ઘણી રીઅલ ટાઇમ એપ્લિકેશનોમાં વ્યાપકપણે થાય છે તે લગભગ દરેક વ્યવસાયિક રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા સપોર્ટેડ છે હવે પછીનાં લેક્ચરમાં આપણે આ શેડ્યુલિંગ અલ્ગોરિધમ વિશે ચર્ચા કરીશું ખૂબ ખૂબ આભાર